દરેકને નમસ્તે આપણે ઉષ્મા વિનીમયક માળખાના સમન્વયની ચર્ચા કરી રહ્યા હતા અને જેમ મેં કહ્યું હતું કે આપણે લિન્નોફ અને હિંડમર્શ દ્વારા અપાયેલ સંદર્ભ મુજબ ઉષ્મા વિનીમયક માળખા માટેની પિંચ ડિઝાઇન મેથડ નું અનુસરણ કરીશું તેથી મેં આ વિષયને હવે રજૂ કર્યો છે હવે હું એ પસંદ કરું છું કે આપણે હવે એક સમસ્યા વિશે ચર્ચા કરીશું અને એક નાની સમસ્યા ની મદદથી આપણે પિંચ તકનીક નો ઉપયોગ કરીને ઉષ્મા વિનીમયક માળખાનું વિશ્લેષણ અથવા સમન્વય કેવી રીતે કરી શકાય છે તે જોવાનો પ્રયત્ન કરીશું તેથી આ મૂળભૂત રીતે પિન્ચ તકનીક છે એવી અન્ય તકનીકો પણ છે કે જેના વિશે આપણે અહીં તેની ચર્ચા કરી શકીશું નહીં કારણ કે તે આ ચોક્કસ વિષયના અવકાશની બહાર છે તેથી આ તે સમસ્યા છે જે આપણે ધ્યાનમાં લીધી છે અને ફરીથી તે જ સંદર્ભ માંથી લેવામાં આવેલ છે કે જે મેં શરૂઆતમાં આપ્યો છે તેથી તમે જોઈ શકો છો કે ત્યાં બે ગરમ પ્રવાહો છે જ્યાં TS તેનું પુરવઠા તાપમાન સૂચવે છે અને તે એ તાપમાન છે કે જેની સાથે તે ગરમ પ્રવાહ પ્લાન્ટ માં પ્રવેશે છે અથવા તે ઉષ્મા વિનીમયક માળખામાં પ્રવેશ કરે છે અને તે લક્ષ્ય તાપમાન સૂચવે છે કે કયા તાપમાને તે ગરમ વરાળ ને ઠંડી કરવાની છે ત્યાં બીજી માહિતી પણ છે જે ખરેખર mCp ને તેના યોગ્ય એકમ સાથે સૂચવે છે તેથી બંને ગરમ પ્રવાહ માટે એક તો પ્રવાહ 1 છે અને બીજો પ્રવાહ 8 છે તેથી આ ઉષ્મા ક્ષમતા દર છે એ જ રીતે માહિતી ઠંડા પ્રવાહ માટે પણ ઉપલબ્ધ છે તેથી ઠંડા પ્રવાહ ને આપણે નીચા પુરવઠાના તાપમાનથી પ્રારંભ કરીશું અને તે અમુક પ્રકારના ઉચ્ચ લક્ષ્ય તાપમાન સાથે સમાપ્ત થશે કારણ કે આ પ્રવાહ ગરમ થવાનો છે હવે આલેખીય રીતે જો હું તાપમાન સપાટી પર ચાર પ્રવાહો બતાવવા માંગું તો તે આ ગરમ પ્રવાહો જેવા હોય છે એક ગરમ પ્રવાહ અહીંથી પ્રારંભ થઈ રહ્યો છે અને અહીં સમાપ્ત થઈ રહ્યો છે બીજો ગરમ પ્રવાહ અહીંથી શરૂ થશે અને અહીં સમાપ્ત થાય છે ત્યાં બે ઠંડા પ્રવાહ છે એક અહીંથી શરૂ થાય છે અને બીજો એક 20 oC પર શરૂ થાય છે અને 125 oC પર સમાપ્ત થાય છે તેથી તમે જોઈ શકો છો કે પુરવઠા અને લક્ષ્ય તાપમાન જુદા જુદા છે અને પહેલેથી જ મેં કહ્યું છે કે ઉષ્માની ક્ષમતાનો દર પણ અલગ છે અને બીજી એક બાબત એ છે કે જે સમસ્યા નિવેદનમાં આપવામાં આવી છે કે પિન્ચ તાપમાન 20 oC જેટલું જાળવી રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે જો આપણે સમસ્યાના પૃષ્ઠ પર પાછા જઈએ તો આ ΔT નો અર્થ એ છે કે તે પિન્ચ તાપમાન 20 oC છે તેનો અર્થ એ કે માળખામાં ક્યાંય પણ બે પ્રવાહો વચ્ચે તાપમાનનો તફાવત 20 oC થી નીચે ન હોવો જોઈએ તેથી આ તે નિર્ણય પર આધારિત છે જે એક ડિઝાઈન ડીફ્યુઝન નિર્ણય છે આ તાપમાન ના તફાવતને પિન્ચ તાપમાન કહેવામાં આવે છે તેથી જો આપણે નીચા પિન્ચ તાપમાન માટે જઈએ તો આપણે કહીએ કે આપણે 10 oC ના પિન્ચ તાપમાન માટે જઈએ છીએ તો પછી આપણી પાસે ખૂબ સારા ઉષ્મા વિનીમયક હોવા જોઈએ અને દેખીતી રીતે ત્યાં એક ફાયદો એ છે કે તેના દ્વારા આપણે સારી માત્રામાં થર્મલ ઊર્જા ને પુનઃપ્રાપ્ત કરી શકીશું પરંતુ આપણે દંડ ચૂકવવો પડશે કે આ માટે આપણે ખૂબ જ સારા અને મોંઘા ઉષ્મા વિનીમયક આપવા પડશે તેથી HEN અથવા ઉષ્મા વિનીમયક માળખાનું વિશ્લેષણ અને સમન્વય heat exchanger network analysis synthesis નું લક્ષ્ય એ છે કે આ વિશ્લેષણ અને સમન્વય દ્વારા આપણે ન્યૂનતમ યુટીલીટી નો ઉપયોગ કરીશું એટલે કે આપણે ગરમ યુટીલીટી અને ઠંડી યુટીલીટી બંને નો ઓછામાં ઓછા જથ્થામાં ઉપયોગ કરીશું તેથી તે પ્લાન્ટ ની આપણી રનીંગ કોસ્ટ ને ઘટાડશે પછી આપણે તે જોવાનું છે કે આપણે કયા પ્રવાહ સાથે કયા અન્ય પ્રવાહ સાથે મેળ ખાવા જોઈએ કે જે અન્ય પ્રવાહ સાથે જોડાય છે કારણ કે તે આપણને કુલ ઉષ્મા વિનીમયક માળખું આપશે તેથી ન્યૂનતમ યુટીલીટી નો ઉપયોગ મેળવવા માટે તમારે એ પણ શોધવું પડશે કે કયા પ્રકારનાં પ્રવાહની સાથે મેળ ખાતો પ્રવાહ હોય છે તેને શોધવો પડે છે અને ત્યાર બાદ આપણે ઉષ્મા વિનીમયક ની સંખ્યા શોધીયે છીએ તેથી તે પણ આપણે આ ઉષ્મા વિનીમયક માળખાનું સમન્વય અને ઉષ્મા વિનીમયક ના n તાપમાનમાંથી બનાવવું જોઈએ તેથી આપણે એવું ધાર્યું છે કે તમામ ઉષ્મા વિનીમયક બે પ્રવાહવાળા ઉષ્મા વિનીમયક છે તેથી જો ત્યાં આ બે પ્રવાહવાળા ઉષ્મા વિનીમયક હોય તો પણ આપણે ઉષ્મા વિનીમયક ના છેડે ચાર તાપમાનની આગાહી કરી શકીશું આ ઉષ્મા વિનીમયકના પ્રવેશ દ્વાર પરનો છેડો અને બહારની તરફનો છેડો છે તેથી આ તે બાબતો છે જેને આપણે ઉષ્મા વિનીમયક માળખાના સમન્વય માંથી મેળવીશું કદાચ આપણને કેટલાક અન્ય સહાયક લાભો પણ મળશે જેની આગળ વધતાં હું ચર્ચા કરીશ તેથી અહીં મેં જે સમજાવ્યું તે પદ્ધતિ છે આપણે શું કરવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે પ્રથમ જોયું છે કે બધા ગરમ પ્રવાહો એક સાથે જોડાઈ જાય છે તેથી ધારો કે ત્યાં એક જ ગરમ પ્રવાહ હોય અને જો એક જ ઉષ્મા વિનીમયક થી વિપરીત એક જ ગરમ પ્રવાહ હોય તો તેની ઉષ્મા ક્ષમતા દર ઉષ્મા વિનીમયકની સમગ્ર લંબાઈમાં બદલાશે ઉષ્મા ક્ષમતા દર આ છેડા જેટલો નહીં હોય તે જ રીતે બધા ઠંડા પ્રવાહો એક સાથે જોડવામાં આવશે અને આપણને તેના પરથી એક કમ્પોઝિટ કૂલિંગ કર્વ મળશે આ ગરમ પ્રવાહ છે જે ઠંડો પડી રહ્યો છે અને એક સંયુક્ત ઉષ્મા વળાંક છે કે જ્યાં ઠંડા પ્રવાહો અથવા સંયુક્ત ઠંડા પ્રવાહો ગરમ થઈ રહ્યા છે હવે તમે જુઓ કે ત્યાં આ બે વળાંક વચ્ચે કોઈ પ્રકારનો ઓવરલેપ છે તેથી જો હું આ રેખા ને લંબાવુ અને જો આ રેખા ને આપણે ધ્યાનમાં લઈશું તેથી આ બે રેખા ની અંદર આ વણાંકો એકબીજાથી ઓવરલેપ થઈ રહ્યા છે તેથી આ ભાગમાં ઠંડા પ્રવાહો અને ગરમ પ્રવાહો વચ્ચે ઉષ્મા સ્થાનાંતર શક્ય છે તેથી આ તે છે જે આપણે ઊર્જા બચત માટે લક્ષ્યમાં રાખીશું પરંતુ આ બે વચ્ચે આ ઉષ્મા વિનીમયક સાથે પણ આ બે ઉત્તમ પ્રવાહો વચ્ચે પણ ઉષ્મા સ્થાનાંતર થાય છે કારણ કે હવે તેને ઉત્તમ ઉષ્મા અથવા સંયુક્ત ઠંડક પ્રવાહ અથવા ઉત્તમ ઠંડા પ્રવાહ કહી શકાય છે અને આ એક ઉત્તમ ઉષ્મા પ્રવાહ છે તેથી જો આપણે આ બંને સંયુક્ત પ્રવાહો ને અને ઉષ્મા વિનીમયક તરીકે ધ્યાનમાં લીધું હોય તો પણ આપણે આ આંતરિક ગોઠવણી દ્વારા તમામ ગરમ પ્રવાહોને તેમના લક્ષ્ય જેટલા નીચા તાપમાને લાવી શકશું નહીં તેથી કદાચ આપણે અમુક પ્રકારની ઠંડી યુટીલીટી નો ઉપયોગ કરવો પડશે તેથી આ સૂચવે છે કે ઠંડી યુટિલિટી નો ઉપયોગ યોજનાકીય રીતે કરવાની જરૂર પડશે અલબત્ત આ પ્રકારની સમસ્યા આલેખીય રીતે હલ કરી શકાય છે પરંતુ જ્યારે પ્રવાહોની સંખ્યા ખુબ મોટી હોય છે ત્યારે તે બોજારૂપ બને છે પરંતુ આલેખીય રજૂઆત સારી સમજ આપે છે તેથી આ બે ભાગની વચ્ચેનો આ સ્ટ્રીમ્સ વચ્ચેનો ભાગ આંતરિક ઉષ્મા વિનીમયક બતાવે છે અને આ ઠંડી યુટીલીટી ને બતાવે છે અહીં તમે તે જોઈ શકો છો ઠંડા પ્રવાહને તેમના લક્ષ્યાંક તાપમાન પર લાવવા માટે ઉષ્માનો આટલો જથ્થો બહારથી પૂરો પાડવો પડે છે તેથી આ ગરમ યુટીલીટી છે કે જેની જરૂર પડે છે અને આ બે વળાંકો પરથી આપણી પાસે પિન્ચ તાપમાન વિશે નો કેટલોક ખ્યાલ હોય છે તમે જોશો કે જો આપણે આ બે વણાંકો ને એક સાથે લાવવાનો પ્રયત્ન કરીએ તો આંતરિક ઉષ્મા વિનીમય વધારે પ્રમાણમાં શક્ય છે અને તે માટે ખૂબ જ ઓછી સંખ્યામાં ઠંડી યુટીલીટી અને ગરમ યુટીલીટી ની જરૂરી હોય છે હકીકતમાં સંભવત કોઈ એવી સ્થિતિ મેળવી શકે છે કે જ્યાં ગરમ યુટીલીટી અથવા ઠંડી યુટીલીટી માટે ઓછામાં ઓછી માત્રાની માત્ર એક યુટીલીટી ની જ જરૂર પડે અને જો આપણે કરવાનો પ્રયાસ કરીએ તો તમે જોશો કે આ બે વણાંકો વચ્ચેનું તાપમાન ઘટી રહ્યું છે તેથી ચાલો કહીએ કે આ TH પર છે અને સ્થાનિક રીતે આ TC પર છે જો આપણે તેમને એક સાથે લાવવાનો પ્રયાસ કરીશું તો TH TC ઘટશે હવે આપણે તેને કેટલી હદ સુધી ઘટાડી શકીએ છીએ આપણે ઉદાહરણના પ્રારંભમાં સ્પષ્ટ કરેલ હતું કે તેને આપણે પિન્ચ તાપમાન સુધી ઘટાડી શકીએ છીએ તેથી આપણે તેમને 20 oC ની નીચે ઘટાડી શકતા નથી તેથી તે સંયુક્ત ઠંડક વળાંક અને સંયુક્ત ગરમ વળાંક ના સંદર્ભમાં પિન્ચ તાપમાન નું મહત્વ છે તેથી જયારે એકવાર આપણી પાસે આ વિચાર હોય તો ચાલો હવે આપણે લીન્નહોફ્ફ અને હિંદમાર્શ ની દર્શાવેલ રીત મુજબ આ સમસ્યાનું સમાધાન કરીયે તેઓએ તે ઉદાહરણ માં તેનો ભાગ પાડ્યો છે અથવા તેઓએ તેનો પ્રસ્તાવ મૂક્યો છે કે તે સમસ્યાનું સમાધાન કરવાની એક કોષ્ટક પદ્ધતિ છે ઠીક છે ફરીથી કમ્પ્યુટર ની સહાયથી તેને હલ કરવા માટે વિવિધ પ્રકારનાં અલ્ગોરિધમનો હોઈ શકે છે પરંતુ અહીં આપણે હાથની ગણતરી કરીશું અને ફક્ત ચાર પ્રવાહો ત્યાં છે અને આપણે એક તર્ક નું પાલન કરીશું જેને કોષ્ટક ની સહાયથી શ્રેષ્ઠ રીતે સમજી શકાય તેથી હવે હું કોષ્ટક બતાવીશ અને કોષ્ટક પર જતાં પહેલાં ચાલો આ ચાર પ્રવાહો પર જઈએ તેથી જો તમે આ સમસ્યામાં જોશો તો જો આપણે આ ચાર પ્રવાહો ને જોડ્યા હોય તો પછી આપણને ચોક્કસ તાપમાન મળી રહ્યું હોય છે અને તે તાપમાન આ ઉષ્મા વિનીમયક માળખાનું સૌથી નીચું તાપમાન હોય છે આ તાપમાન સમસ્યામાં વચ્ચે નિર્દિષ્ટ કરવામાં આવ્યાં મુજબનું હોય છે આ સમસ્યા માં ઉલ્લેખિત તાપમાનમાંનું એક હોય છે આ તાપમાન એ છે કે જે કોઈ ખાસ ગરમ પ્રવાહ સુધી પહોંચે છે કે જેને ઠંડુ પાડવું પડે છે તે જ રીતે આ તે જ તાપમાન છે કે જેમાં અન્ય ગરમ પ્રવાહને ઠંડુ કરવું પડે છે તેથી આ બધા તાપમાન સમસ્યામાં આપવામાં આવતા કેટલાક તાપમાન છે તેથી આ આપણે જાણીએ છીએ કે આપણે આ તાપમાન ને અવગણવા જોઈએ કારણ કે તે સમસ્યા દ્વારા નિર્દિષ્ટ થયેલ છે અને જો તે બતાવવામાં આવે તો આપણે અહીં આવીએ છીએ તેથી મારી પાસે સૌથી ઓછું તાપમાન 20 ડિગ્રી છે આપણે અહીંથી પ્રારંભ કરીશું અને તમે જાણો છો કે ઘરનું તાપમાન 150 ડિગ્રી હોય છે તેથી હું અહીંથી પ્રારંભ કરીશ તેથી અહીં બે ઠંડા પ્રવાહો 3 અથવા 4 3 અને 4 છે અને આ પ્રવાહો ઉપરાંત ઉષ્મા ક્ષમતા દર આપવામાં આવે છે તેથી ત્યાં બે ગરમ પ્રવાહો હોય છે જે 1 અને 2 છે અને ઉષ્મા ક્ષમતા દર આપવામાં આવે છે અને પછી ત્યાં તાપમાન માટે એક કોલમ પણ હોય છે અને અહીં તમે જુઓ છો કે સમસ્યામાં નિર્દિષ્ટ ઠંડા પ્રવાહ માટેનું તાપમાન આપેલ છે તેથી તેઓ અહીં આપવામાં આવ્યા છે જેમ તમે જુઓ છો કે એક કોલ્ડ પ્રવાહ 20 oC થી શરૂ થાય છે તે 125 oC સુધી જાય છે અન્ય ઠંડા પ્રવાહ 25 oC થી શરૂ થાય છે તે 100 oC સુધી જાય છે એ જ રીતે અહીં 150 oC અને 60 oC છે પછી બીજો ગરમ પ્રવાહ 190 થી 60 oC સુધીનો હોય છે તેથી પછી આપણે શું કરીએ છીએ કે આપણે ઉષ્મા વિનીમયક માળખામાં સમન્વય સાધી રહ્યા છીએ અને આપણે નાના માળખાને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ જેને ઉપ માળખું અથવા SN કહેવામાં આવે છે SN1 એટલે કે ઉપ માળખું 1 ઉપ માળખું 2 ઉપ માળખું 3 આની જેમ આપણે અહીંથી શું મેળવીએ છીએ તેથી જો આપણે સૌથી વધુ તાપમાન થી શરૂઆત કરીએ તો ઉપ માળખું 1 હોય છે તેથી તે શ્રેણીમાં આપણને મળે છે કે ગરમ પ્રવાહોમાં એક ગરમ પ્રવાહ 150 થી 145 oC સુધી ઠંડો થવાનો છે શા માટે 145 oC કારણ કે 145 oC ની નીચે આપણી પાસે થોડી અન્ય ક્રિયાપ્રતિક્રિયા હશે તેથી જો તે 145 ડિગ્રી હોય તો ઠંડી બાજુ નું તાપમાન શું હોઈ શકે ઠંડા બાજુનું તાપમાન 125 oC હોય છે જે શીત પ્રવાહમાંના એકનું સૌથી વધુ તાપમાન છે અને આપણે કેવી રીતે ઓળખ્યું કે આ 145 oC હોવું જોઈએ કારણ કે આપણે 20 oC નો તફાવત જાળવવા માગીએ છીએ તેથી જ તે 145 oC હોય છે તેથી 150 oC કહેવામાં આવે છે સમસ્યામાં 125 oC નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ 145 oC આપણે મેળવી રહ્યા છીએ કારણ કે આપણે 20 oC નો તફાવત જાળવીએ છીએ એ જ રીતે જો આપણે આગલા સ્તર પર જઈયે તો આપણે શીત પ્રવાહ માટેનું એક બીજું તાપમાન 100 oC મેળવીએ છીએ તેથી ગરમ બાજુનું અનુરૂપ તાપમાન કે જેને આપણે અહીં નોંધી શકીએ છીએ કે તેમાં આપણે 20 oC નો ઉમેરો કરી રહ્યા છીએ તેથી તે 120 oC હોઈ શકે છે અને પછી આપણે ત્યાં પહોંચીયે છીએ જ્યાં ત્યાં ગરમ પ્રવાહ નું પુરવઠા તાપમાન હોય છે કે જે 90 oC હોય છે તેથી જો તે 90 oC હોય તો પછી ઠંડી બાજુનું તાપમાન 20 oC ઓછું હશે અને તેથી તે 70 oC જેટલું હશે તેથી તે જ રીતે અન્ય તમામ તાપમાનના મૂલ્યો આપણે મેળવીશું તેથી તમે જુઓ છો કે આપણે અમુક પ્રકારનું ઉપ માળખું મેળવી રહ્યા છીએ તેથી આ પ્રથમ ઉપ માળખામાં ફક્ત એક જ પ્રવાહ છે જે તેના તાપમાનને 150 oC થી 145 oC સુધી બદલી રહ્યો છે બીજા માળખામાં આપણી પાસે બે પ્રવાહો છે એક પ્રવાહનું તાપમાન 145 oC થી 120 oC જેટલું બદલી રહ્યું છે બીજા પ્રવાહનું તાપમાન 100 oC થી 125 oC માં બદલી રહ્યું છે એ જ રીતે આપણે અન્ય ઉપ માળખાને ઓળખી શકીયે છીએ હવે આપણે અમુક પ્રકારની ગણતરી માટેના ઉકેલ મેળવવા જઈ રહ્યા છીએ તેથી આપણે શું કરીયે છીએ કે આપણે ટોચ નાં માળખાથી પ્રારંભ કરીયે છીએ તેનો અર્થ એ છે કે જે માળખામાં સૌથી વધુ તાપમાન હોય છે દેખીતી રીતે તે માળખામાં કે જ્યાં માત્ર એક જ ગરમ પ્રવાહ હોય છે અને તે પ્રવાહ તેનું તાપમાન 150 oC થી 145 oC માં બદલી રહ્યું હોય છે તેથી ત્યાં તાપમાનનો તફાવત કેટલો હોય છે તાપમાન નો તફાવત 5 oC નો હોય છે ઉષ્મા ક્ષમતા દર 2 હોય છે તેથી 2 ગુણ્યાં 5 બરાબર 10 થાય છે તેથી ખાધ કે જે આ ઉષ્મા ઉપ માળખા માટે ઉભી થાય છે તે શૂન્ય ઓછા ઈનપુટ ને બરાબર હશે અને ત્યાં કોઈ ઈનપુટ નથી હોતું અને ઈનપુટ ઓછા આઉટપુટ એ ખાધ છે તેથી તેમાં 10 જેટલી ખાધ હશે તો પછી આ ચોક્કસ ઉપ માળખાની પેદાશ શું હોય છે એટલે કે ઉપ માળખું 1 ઉપ માળખું 2 ના ઈનપુટ તરીકે કાર્ય કરશે તેથી આને કોઈક માળખા 2 નું ઈનપુટ મળ્યું છે જે 10 હોય છે અને પછી આપણે ધ્યાનમાં લઈશું કે ત્યાં બે પ્રવાહ છે એક પ્રવાહ માં ઉષ્મા ક્ષમતા દર 2 5 હોય છે બીજા પ્રવાહ માં ઉષ્મા ક્ષમતા દર 2 હોય છે જે આપણે જાણીયે છીએ હવે ત્યાં તાપમાનમાં કેટલો તફાવત હોય છે તેથી આપણે અહીં થોડીક ગણતરી કરીયે છીએ કે જે રીતે આપણને આઉટપુટ 2 5 ની બરાબર મળે છે તેથી ખાધ શું હશે કે ઘટ બરાબર ઈનપુટ આઉટપુટ જેટલી હશે જે 10 2 5 જેટલી હોય છે જેની કિંમત 12 5 થાય છે તેથી તે જ આપણી ઘટ છે તે જ રીતે આપણે અહીં ઘટની ગણતરી કરીશું હવે આપણી પાસે આ પછીના ઉપ માળખાના ઈનપુટ તરીકે 2 5 હશે અને આપણે જે રીતે તે અહીં લખાયેલું છે તે રીતે કેલ્ક્યુલસ ની ગણતરી કરી શકીયે છીએ તેથી આપણને ઘટ મળશે તો આ જ રીતે આપણે 3 કૉલમ્સ પૂર્ણ કરીએ છીએ જે ડેફિસિટ કોલમ ઈનપુટ કોલમ અને આઉટપુટ કોલમ છે હવે તમે આ બધી બાબતો સાથે જુઓ કે આપણને 67 5 ની કુલ ખોટ મળી છે માત્ર તેટલો જ આઉટપુટ નહીં પરંતુ ક્યાંક આપણે 107 5 જટલો ઘટ પણ મેળવી રહ્યા છીએ જે સૌથી મોટી ઋણાત્મક સંખ્યા છે હવે આપણે કાસ્ટ કરેલી એક ઊર્જા પર વિચાર કરી રહ્યા છીએ તેથી ઉષ્મા ઉચ્ચ તાપમાનથી નીચા તાપમાને સ્થાનાંતરિત થઈ રહી છે અને એટલું જ નહીં પરંતુ તે ઉચ્ચ ઉપ માળખાથી નીચલા ઉપ માળખા માં સ્થાનાંતરિત થઈ રહી છે હવે જો આપણે ઉપ માળખાનું નિર્માણ કરવાનું હોય ત્યારે તે ઉપ માળખાને બનાવતી વખતે આપણે થર્મોોડાયનેમિક્સના પ્રથમ નિયમ ને જાળવી રાખવાનો હોય છે અથવા તો તેનું ઉલ્લંઘન નથી કરવાનું હોતું પરંતુ જ્યારે આપણે ઉપલા ઉપ માળખાથી નીચલા ઉપ માળખા માં ઉષ્મા સ્થાનાંતર કરવાનું વિચારી રહ્યા છીએ ત્યારે આપણે થર્મોોડાયનેમિક્સના બીજા નિયમ નું પણ ઉલ્લંઘન નથી કરવાનું તેથી ત્યાં ઋણાત્મક પેદાશ ની મંજૂરી નથી હોતી અને જો ઋણાત્મક પેદાશ ની મંજૂરી ન હોય તો આપણે આપણું ઈનપુટ બદલવું પડશે આપણે ઈનપુટ કેવી રીતે બદલવું પડશે આપણે ત્યાં કેટલાક વધારાના ઈનપુટ મૂકીને અને આપણે ત્યાં 0 શૂન્ય તરીકે આ ઋણાત્મક પેદાશ બનાવવું પડશે તેથી તેને આપણે આ પછીના તબક્કામાં કર્યું છે તેથી શરૂઆત કરવા માટે અહીં આપણી પાસે 0 શુન્ય ઈનપુટ હતું આપણે શરૂઆતમાં ઈનપુટ તરીકે 107 5 મૂકીશું અને તે સાથે આપણે ગણતરી ફરી કરીશું જો આપણે એક તબક્કે ગણતરી ફરીથી કરીશું તો આપણે શોધી શકીશું કે ઉપલા માળખા માંથી ઈનપુટ 0 શૂન્ય હોય છે જેની મંજૂરી હોય છે અને તે થર્મોોડાયનેમિક્સના બીજા નિયમ નું ઉલ્લંઘન નથી કરતુ અને આ આઉટપુટ છે તેથી આ બીજા માળખા નું ઈનપુટ હોવું જોઈએ તેથી આ અમુક પ્રકારનું અલગ કરે છે અથવા હવે આપણે વિચારી શકીયે છીએ કે આ એક માળખાનું છે અને આની નીચે બીજું માળખું છે અને તેમની વચ્ચે કોઈ થર્મલ જોડાણ નથી તેથી આ બિંદુને ખરેખર પિંચ પોઈન્ટ કહેવામાં આવે છે અને અહીં આપણી પાસે પિન્ચ તાપમાન હશે બીજી એક રસપ્રદ બાબત એ છે કે આપણે અહીં આવીશું અને આપણે 107 5 યુનિટ ના અમુક પ્રકારનાં ઈનપુટ થી શરૂઆત કરી છે અને તેને આપણે આ તમામ આઉટપુટ ને ધનાત્મક બનાવવા માટે આપેલ છે તેથી આ ખરેખર ગરમ યુટિલિટી ની ન્યૂનતમ રકમ છે અને જેનો આપણે ઉપયોગ કરવો પડશે તે 107 5 યુનિટ છે એ જ રીતે અહીં આપણે જોઈશું કે નીચા સબ નેટવર્ક માંથી આ 40 પર ચાલી રહ્યું છે તેથી આ 40 બહાર ક્યાં જઈ રહ્યું છે તેથી આ ઠંડી યુટીલીટી ની ન્યુનતમ માત્રા આપે છે તેથી આ ઉદાહરણ માં એટલે કે મારો અર્થ છે કે આ કોષ્ટક ખૂબ જ મહત્વનું છે અહીં મેળવવામાં આવતી કેટલીક માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હોય છે અને તે આ ઉદાહરણના ઉકેલ ની કરોડરજ્જુ છે આપણને અહીંથી ગરમ યુટીલીટી ની જરૂરી ન્યુનતમ માત્રા ઠંડી યુટીલીટી ની જરૂરી ન્યુનતમ માત્રા અને પિન્ચ પોઈન્ટ અને તે પિન્ચ પોઈન્ટ ક્યાં હોય છે તેના વિશેની માહિતી મેળવીએ છીએ તેથી પિંચ પોઈન્ટ માટે આપણે જોઈ શકીયે છીએ કે પિંચ પોઈન્ટ નું તાપમાન 70 oC અને 190 oC હોય છે તેથી અહીંથી તેનો ચોક્કસ તફાવત 20 oC જેટલો હોય છે તેથી આ એક મહત્વની સિધ્ધિ છે અને હવે આપણે બતાવી શકીયે છીએ કે આપણને SN1 SN2 SN3 મળ્યા છે ત્યાં સકારત્મક માત્રામાં ઉષ્મા હોય છે અને ત્યાં ઉપરના નેટવર્ક માંથી નીચેના નેટવર્ક માં ઉષ્મા સ્થાનાંતરિત થાય છે પરંતુ SN3 થી SN4 માં ત્યાં કોઈ ઉષ્મા સ્થાનાંતર નથી થતું તેથી આ મૂળભૂત રીતે પિન્ચ પોઈન્ટ છે અને અહીં આ ગરમ યુટીલીટી છે અને અહીં 40 KW ની આ ઠંડી યુટીલીટી છે તેથી સમસ્યાને બે ભાગોમાં વહેંચવામાં આવી છે પ્રથમ ભાગ એ તમારો ગરમ ભાગ છે જે ટોચ પરનો એક ભાગ છે અને બીજો ભાગ તમારો ઠંડો ભાગ છે જે સમસ્યાનો બીજો ભાગ છે અને તેમની વચ્ચે ત્યાં પિન્ચ તાપમાન હોય છે તેથી સબ નેટવર્ક ફ્લો ની આકૃતિ આપણે જોઈ શકીયે છીએ અને પછી સબ નેટવર્ક ગરમ અને ઠંડા પ્રદેશ માં જોડાઈ જાય છે તેથી ગરમ છેડા અને ઠંડા છેડા આપણે આ માળખા પરથી મેળવી રહ્યા છીએ હવે આપણે કેટલાક નિયમો જણાવવાનો પ્રયત્ન કરીયે છીએ કે જેની ચર્ચા આપણે કરી છે પિન્ચ પોઈન્ટ ઉષ્મા વિનીમયક માળખાને બે સ્વતંત્ર સમસ્યાઓ માં વિભાજીત કરે છે કે જેને સ્વતંત્ર રીતે ઉકેલી શકાય છે તેથી હવે આ બે સમસ્યાઓ ને અલગથી ઉકેલી શકાય છે તેથી અત્યાર સુધીમાં આપણે જે હાંસલ કર્યું છે તે એ છે કે આપણે પીંચ પોઈન્ટ ને ઓળખી કાઢ્યો છે અને આપણે ન્યુનતમ માત્રામાં કેટલી ગરમ યુટીલીટી અને ઠંડી યુટીલીટી ની જરૂર પડે છે તેને પણ મેળવ્યું છે આપણે હજી પણ એ નથી જાણતા કે કયો પ્રવાહ કોઈ અન્ય પ્રવાહ સાથે મેળ ખાવો જોઈએ કે જેને આપણે હજી સુધી નથી ઓળખી શક્યા તેથી હવે આપણે તેને ઓળખી શકીયે છીએ અને હવે ત્યાં ગરમ છેડા ની સમસ્યા અને ગરમ છેડા ના માળખા દ્વારા આપણે તેને ઓળખી શકીયે છીએ અને ત્યાં એક ઠંડા છેડા નું માળખું પણ હોય છે અને આ બંને અલગ હોય છે તેથી આ પહેલી બાબત છે કે જે આપણે મેળવીએ છીએ બીજી બાબત આપણે એ મેળવીએ છીએ કે ત્યાં પિન્ચ પોઈન્ટ પરથી કોઈ ઉષ્મા સ્થાનાંતરની મંજૂરી નથી હોતી તેથી ત્યાં પિંચ પોઈન્ટ પરથી એટલે કે ત્યાં ટોચ પર એક પેટા માળખું હોય છે પરંતુ ઉપરના ઉપ માળખા થી નીચેના ઉપ માળખા વચ્ચે ત્યાં પિન્ચ પોઈન્ટ પર કોઈ ઉષ્મા સ્થાનાંતર નથી થતી પછી કોઈ ઠંડી યુટીલીટી નો ઉપયોગ ગરમ છેડા પર નથી થતો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ઠંડા છેડા પર કોઈ ગરમ યુટીલીટી નો ઉપયોગ નથી થવાનો આ પણ ખુબ જ મહત્પૂર્ણ છે તેથી ત્યાં આપણે જો 2 3 4 નું ઉલ્લંઘન કરીએ તો તે બે ગણો દંડ આપે છે તેથી આ એક બાબત છે આપણે તેને ધ્યાનમાં રાખવું પડશે કે જો આપણે ઉપયોગ કરીએ તો કહો કે જો આપણે ગરમ છેડા પર ઠંડી યુટીલીટી નો ઉપયોગ કરીયે તો તમારે ઠંડી યુટીલીટી નો ઉપયોગ કરવો પડશે અને આપણે ઠંડા યુટીલીટી utility નું વળતર આપવા માટે સમાન માત્રાની ગરમ યુટીલીટી નો ઉપયોગ કરવો પડશે અને તેનો ઉપયોગ આપણે ગરમ છેડા પર કરવો પડશે તેથી તે ડબલ પેનલ્ટી બની જાય છે કારણ કે જો એકવાર આપણે ઠંડી યુટીલીટી નો ઉપયોગ કરીશું તો ફરીથી તમારે સમાન માત્રાની વધારાની ગરમ યુટીલીટી નો ઉપયોગ કરવો પડે છે તેથી તે ડબલ પેનલ્ટી ડિઝાઈન બને છે દરેક છેડા ની શરૂઆત પિન્ચ પોઈન્ટ થી થવી જોઈએ તેથી પિન્ચ પોઈન્ટ સૌથી નિર્ણાયક બાબત હોય છે તેથી દરેક છેડા ની સંરચના પિન્ચ પોઈન્ટ થી શરૂ થવી જોઈએ પછી પિન્ચ એન્ડ મેચીંગ માટેના નિયમો છે પિન્ચ એન્ડ મેચીંગ માટે ગરમ પ્રવાહો ની NH સંખ્યા ઠંડા પ્રવાહોની NH સંખ્યા કરતા ઓછા અથવા તેને સમાન હોવા જોઈએ ઠંડા પ્રવાહો માટે ઠંડા પ્રવાહ ની NH સંખ્યા ગરમ છેડામાં ગરમ પ્રવાહીની NH સંખ્યાથી ઓછી અથવા તેને બરાબર હોવી જોઈએ ગરમ છેડા પર ત્યાં કેટલીક સંખ્યામાં ગરમ યુટીલીટી હોય છે અને તે ગરમ પ્રવાહ ફક્ત ઠંડા પ્રવાહ સાથે જ ઉષ્મા સ્થાનાંતર કરી શકે છે તેથી જ આ કરવાનું હોય છે અને તે જ રીતે આ ઠંડા પ્રવાહ માટે પણ છે અને તે ગરમ છેડા ના CH ને ગરમ પ્રવાહ ક્ષમતા સાથે પૃથક રીતે સરખાવવા માટે હોય છે કોઈ ચોક્કસ પ્રવાહ ને બંધબેસતા કરવા માટે તેનો દર કોઈ ઠંડા પ્રવાહના ઉષ્મા ક્ષમતા દર કરતા ઓછો હોવો જોઈએ તે જ રીતે ઠંડા પ્રવાહના ગરમ છેડા માટે આપણી પાસે તમામ સરખાવવા માટે આ પ્રકારની ફોર્મ્યુલા હોવી જોઈએ એનો અર્થ એ કે આપણે બધા મેળવવા માટે આ પ્રકારના માપદંડને સંતોષવા પડશે અને આની વધુ સમજૂતી આગળ કરવામાં આવશે તેથી મને લાગે છે કે આ સાથે હું આપણી આ ચર્ચાને અહીં સમાપ્ત કરવા માંગું છું અને જે કંઈ પણ નાની બાબત બાકી છે તેની ચર્ચા આપણે હવે પછીના વર્ગમાં કરી શકીશું